સોફ્ટવૅર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સ માં તમારુ સ્વાગત છે જેમ કે અગાઉ દર્શાવવામાં આવ્યું છે કે આ કોર્સ હું અને પ્રોફેસર દુર્ગાપ્રસાદ સંભાળીશું મારું નામ રાજીબ મોલ છે જે ઉપર ડિસ્પ્લેમાં દર્શાવેલ છે હું આઈઆઈટી ખડગપુરના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ નો છું આજે આપણે કેટલીક પ્રારંભિક ચર્ચા કરીશું

સૌપ્રથમ મારા વિશે નામ રાજીબ મોલ સંપૂર્ણ અભ્યાસ બેચલર્સ માસ્ટર અને પી ડી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગલોર માંથી પૂર્ણ કરેલ છે તેથી તે સંસ્થાએ અભ્યાસ કર્યો અને પછી મોટોરોલા ઇન્ડિયા માટે લગભગ 3 વર્ષ સુધી કામ કર્યું અને પછી 1994 માં આઈઆઈટી ખડગપુર સાથે જોડાયો અને હાલમાં સીએસઈ વિભાગના પ્રોફેસર છું આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ખડગપુર બિલ્ડીંગ છે ચાલો આપણે આ પ્રારંભિક વ્યાખ્યાનમાં જે વિષયોની ચર્ચા કરીશું તે જોઈએ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલે શું શું સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રેડિશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટથી અલગ છે જોબ પ્રોજેક્ટ અને એક્સપ્લોરેશન કાર્ય વચ્ચેનો તફાવત કોણ સોફ્ટવેર પ્રોજેક્ટના આયોજનને મુશ્કેલ બનાવે છે અને પ્રોજેક્ટના સ્કોપથી અમારું અર્થ શું છે તે શા માટે મહત્વપૂર્ણ છે અને કોઈ કેવી રીતે પ્રોજેક્ટના સ્કોપને વ્યાખ્યાયિત કરે છે તેથી આ મૂળ વિષયો છે જે આપણે આ પ્રારંભિક વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું ગાર્ટનરના રિપોર્ટ પ્રમાણે 2014 માં દુનિયાનો આઇટી ખર્ચ ખુબજ મોટો લગભગ 3 5 ટ્રિલિયન ડોલર છે અને ધીમે ધીમે તે લગભગ 4 ટ્રિલિયન ડોલર તરફ વધ્યો છે જેની સરખામણી માં ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન આશરે 2 5 ટ્રિલિયન ડોલર છે તેથી આઇટી ખર્ચ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન કરતા ખુબજ મોટો છે અને સોફ્ટવેર આપણા જીવન નિર્વાહનો એક અગ્રણી ભાગ બની ગયો છે આપણે સોફ્ટવેર માટે ખૂબ ખર્ચ કરીએ છીએ આપણને ઘણી જગ્યાએ સોફ્ટવેર જોવા મળે છે અને ખાસ કરીને ભારતમાં આપણે એક સોફ્ટવેર પાવરહાઉસ તરીકે જાણીતા છીએ સોફ્ટવેરનો મોટો જથ્થો વિકસિત થાય છે મોટી સંખ્યામાં કંપનીઓ છે અને તેઓ મોટી સંખ્યામાં સોફ્ટવેર બનાવવા માટે પ્રોજેક્ટ લે છે તેથી તે સમગ્ર વિશ્વમાં એક મહત્વપૂર્ણ વિષય છે અને ખાસ કરીને ભારત માટે જ્યાં મોટાભાગના સોફ્ટવેર બને છે પરંતુ તે પછી દરેક જણ સોફ્ટવેર ક્રાયસીસ વિશે બોલે છે પરંતુ આ ક્રાયસીસ શું છે ચાલો પ્રથમ ક્રાયસીસ સમજીએ ક્રાયસીસનાં લક્ષણો શું છે જો આપણે ક્રાયસીસનાં લક્ષણો જોઈએ તો સોફ્ટવેર કે જે વિકસિત કર્યું છે અને ગ્રાહકને પહોંચાડ્યું છે તે ઘણીવાર ગ્રાહકની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે ખૂબ ખર્ચાળ આ સોફ્ટવેરમાં ફેરફાર કરવા ભુલો શોધવી અને સુધારા વધારા કરવા મુશ્કેલ છે અને આ મોડેથી ગ્રાહકને પહોંચાડવામાં આવેલા હોય છે આ હાર્ડવેરથી વિપરીત છે જ્યાં તમને હાર્ડવેર ઝડપથી વિકસિત કરી અને આપવામાં આવે છે તો ચાલો જોઈએ ક્રાયસીસ પછી આ શું છે તેનું કારણ શું છે અને કેવી રીતે કાબુ મેળવવો જો આપણે સ્ટેન્ડિશ જૂથના અહેવાલ પર નજર કરીએ તો આપણે કહી શકીએ કે વિશ્વભરના તમામ પ્રોજેક્ટ્ના લગભગ ત્રીજા ભાગના પ્રોજેક્ટ એટલે કે 30 ટકા પ્રોજેક્ટ્સને સફળતા અને લગભગ 20 ટકા સંપૂર્ણ નિષ્ફળતા છે તે પ્રોજેક્ટમાંથી કંઇ આવતું નથી અને આશરે અડધા પડકારજનક પ્રોજેક્ટ છે જે ખર્ચમાં વૃદ્ધિ નબળી ગુણવત્તા અને તેથી વિલંબમાં છે ચાલો જોઈએ કે આવી નિરાશાજનક આકૃતિ પાછળનું કારણ શું છે કે ફક્ત એક તૃતીયાંશ પ્રોજેક્ટ જ સફળ છે અને 20 ટકા નિષ્ફળતા છે વગેરે જો આપણે હવે દૃશ્ય જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કંપનીઓ હાર્ડવેર વિરુદ્ધ સોફ્ટવેર પર ખર્ચ કરે છે તેના ગુણોત્તરમાં તીવ્ર ઘટાડો થાય છે તેનો અર્થ એ છે કે કંપનીઓ હાર્ડવેર પર ઓછો ખર્ચ કરે છે અને સોફ્ટવેર પર વધુ ખર્ચ કરે છે અથવા બીજા શબ્દોમાં હાર્ડવેરના ખર્ચની તુલનામાં સોફ્ટવેર ખર્ચ ખૂબ ઝડપથી વધી રહ્યો છે કંપનીઓ તેમના બજેટનો મોટો ભાગ આઇટી સોફ્ટવેર પર ખર્ચ કરે છે ફક્ત એક ઉદાહરણ આપવા માટે કે જો તમે તેને બજારમાંથી ખરીદો છો તો સોફ્ટવેરની કિંમત ડેસ્કટોપ અથવા લેપટોપ પરના હાર્ડવેર ખર્ચ કરતાં વધુ છે હાર્ડવેર અને તેની ઓપરેટીંગ સિસ્ટમ સાથે અને અન્ય ની કિંમત 45000 છે જેમાં મૂળ હાર્ડવેરની કિંમત તેના કરતા ઘણી ઓછી હશે પરંતુ તમે લેપટોપ અથવા ડેસ્કટોપ મેળવી લીધા પછી ધારો કે તમે તેના પર કેટલાક સોફ્ટવેર ડેવલપમેન્ટ કાર્ય કરવા માંગો છો અને તમે કેસ ટૂલ ખરીદો છો જો તમે તર્કસંગત એક હાર્ડવેર માટેનું પેકેજ ખરીદો છો કે જેની કિંમત 300000 છે તો ફક્ત આ જુઓ કે લેપટોપ અથવા ડેસ્કટોપ માટેનો મૂળ હાર્ડવેર 45000 કરતા ઘણો ઓછો છે કારણ કે 45000 માં સોફ્ટવેર ઓપરેટીંગ સિસ્ટમ પણ શામેલ છે અને તેના પર તમે આશરે 300000 ની કિંમતવાળુ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ ચલાવવા માંગો છો તે એક હાર્ડવેર માટેનું અને ઉપરાંત લાઇસન્સ રીન્યુઅલ તેથી મુશ્કેલી જુઓ કે તમે આટલી ઓછી કિંમતે હાર્ડવેર ખરીદો છો અને તમે જે સોફ્ટવેર ચલાવો છો તે ફક્ત એક ઉદાહરણ છે અને બીજા ઘણા સોફ્ટવેર કદાચ ખરીદવા પડે તેથી એવું લાગે છે કે સોફ્ટવેર એટલું ખર્ચાળ બની રહ્યું છે કે હાર્ડવેરનો ખર્ચ લગભગ ઉપેક્ષિત બની જશે અને હવે પરિસ્થિતિ એવી આવી જવાની છે કે તમે સોફ્ટવેર ખરીદો છો અને હાર્ડવેર તેની સાથે મફત મળશે તમે સોફ્ટવેર ખરીદો છોઅને તે હાર્ડવેર પર પહેલાથી લોડ કરેલ આવે હાર્ડવેર મૂળભૂત રીતે મફત છે પરંતુ તે પછી આ સમસ્યા શું છે જેનાથી આ થઈ રહ્યું છે પરંતુ તે પહેલાં ચાલો જોઈએ કે જો હાર્ડવેર એવી સરસ વસ્તુ છે કે જેનો ખર્ચખુબ જ ઓછો છે અને તાત્કાલિક પહોંચાડવામાં આવે છે અને કહી શકાય કે સોફ્ટવેર સામે ખર્ચ લગભગ નહિવત્ છે તો પછી ફક્ત હાર્ડવેર સિસ્ટમ પર ફક્ત હાર્ડવેર સિસ્ટમો જ કેમ નથી કારણ કે જે કંઈપણ સોફ્ટવેર પર ચાલે છે જે કંઈપણ આપણે સોફ્ટવેરથી કરી શકીએ છીએ આપણે હાર્ડવેર સાથે પણ કરી શકીએ છીએ આપણે એવા હાર્ડવેર ની રચના કરી શકીએ કે જેમાં સોફ્ટવેર પર થતા બધા કામ થાય ઉદાહરણ તરીકે ચાલો આપણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કહીએ અમારી પાસે એક નાનો હાર્ડવેર કમ્પોનન્ટ સંપૂર્ણ રીતે હાર્ડવેર હોઈ શકે છે જે આ વર્ડ પ્રોસેસિંગ પણ કરી શકે છે ચાલો આપણે આ મૂળભૂત સવાલનો જવાબ આપીએ શા માટે સંપૂર્ણ હાર્ડવેર સિસ્ટમ નહીં સોફ્ટવેરથી છુટકારો મેળવો કે જે સમસ્યારૂપ ખર્ચાળ ભૂલો વાળું અને મોડા પહોંચાડેલ વગેરે પરંતુ સોફ્ટવેરના કેટલાક ગુણો છે અને તેના કારણે દરેક જણ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે અન્યથા ત્યાં સંપૂર્ણપણે હાર્ડવેર સિસ્ટમ હશે ચાલો આપણે સોફ્ટવેરના ગુણો જોઈએ જેના કારણે સંપૂર્ણ હાર્ડવેર સિસ્ટમ હોવાને બદલે ગ્રાહકો દ્વારા સોફ્ટવેરને પસંદ કરવામાં આવે છે પ્રથમ ગુણ છે ફેરફાર કરવામાં સરળતા તમે વધારાની કાર્યપ્રણાલી ઉમેરવા માંગો છો ફેરફાર કરવા માંગો છો નવું વર્ઝન લેવા માંગો છો તો તમારી એક વિનંતીથી તમને પેચ મોકલી શકે વગેરે તેથી સોફ્ટવેર બદલવા માટે ખૂબ જ સરળ છે ફક્ત કોડ ફેરફાર કરો ફરીથી કંપાઈલ કરો અને તે થઈ ગયું બીજો મોટો ફાયદો એ છે કે કોઈ જગ્યા લેતો નથી તેનું વજન નથી અથવા આંતરિક રીતે સોફ્ટવેર સાથે પાવર સંકળાયેલ નથી જરા વિચારો કે જો તમે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ચલાવી રહ્યા છો માફ કરશો તમે કેટલાક વર્ડ પ્રોસેસિંગ કરી રહ્યા હતા અને પછી તમે વર્ડ પ્રોસેસિંગ માટે હાર્ડવેર વિકસિત કર્યા પછી તમારે એક એક્સેલ જોઈતું હતું અને તમારે તેના માટે બીજું હાર્ડવેર મેળવવું પડ્યું અને તમારે ફોટો એડિટિંગ સોફ્ટવેર જોઈએ છે માફ કરશો ફોટો એડિટિંગ ફંકશનાલીટી અને તમારી પાસે હાર્ડવેરનો બીજો ભાગ હતો અને ધીરે ધીરે તમારું હાર્ડવેર ફક્ત ખંડ જ નહીં ભરાય પરંતુ વજન અને કલ્પના કરો કે આ બધામાં પાવરનો વપરાશ થશે અને તે છે હાર્ડવેર માટે મોટો ગેરલાભ પરંતુ ખૂબ જટિલ ફંકશનાલીટી માટે પણ સોફ્ટવેર કે જ્યાં જગ્યા વજન અને પાવર ની જરૂર નહિ પડે કે જે હાર્ડવેર ચલાવવા માટે વપરાય અને આ જ કારણ છે કે સોફ્ટવેર આપણા જીવનમાં વધુને વધુ મહત્વનું બની રહ્યું છે સોફ્ટવેર પરના હાર્ડવેર પર વધુ અને વધુ ફંકશનાલીટી લાગુ કરવામાં આવી રહી છે તેથી ત્યાં એક મૂળભૂત હાર્ડવેર છે કે જેના પર આપણી બધી નવી ફંકશનાલીટી કે જે જરૂરી છે તે સોફ્ટવેર દ્વારા વિકસિત કરવામાં આવી છે હવે ચાલો આપણે સોફ્ટવેર ની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ જે પછીની ચર્ચાઓ માટે ખૂબ મહત્વની છે ત્યાં ઘણી લાક્ષણિકતાઓ છે પરંતુ આપણે ફક્ત બે જ લાક્ષણિકતાઓ બહાર કરી છે એક છે કે જેટલું વધુ જટિલ એક સોફ્ટવેર હશે તેટલી વધારે મુશ્કેલી તેમાં ફેરફાર કરવામાં થશે આવું શા માટે કારણ કહેવું બહુ દૂર નથી સોફ્ટવેરમાં ફેરફાર કરવા માટે પહેલા આપણે સોફ્ટવેરને સમજવું જરૂરી છે આપણે પહેલા સમજવું જોઈએ કે ફેરફાર ક્યાં કરવું છે કયા વેરિએબલ બદલવાના છે તે માટે કયા કોડ લખવા જોઈએ જેટલું વધારે જટિલ સોફ્ટવેર તેટલા વધારે પ્રયત્નો સોફ્ટવેર ને સમજવા માટે અને ક્યાં અને શું ફેરફાર કરવા એ શોધવા માટે જરૂરી છે બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે સોફ્ટવેરમાં ફેરફાર કરીએ છીએ આપણે સોફ્ટવેરની જટિલતા વધારીએ છીએ જ્યારે પણ સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવે છે દરેક ફેરફારના કંઈક કારણ હોય છે જેવા કે કોઈ ભૂલ સુધારવી કોઈ કાર્યપ્રણાલીમાં વધારો કરવો કદાચ પર્ફોર્મન્સ વધારવી વગેરે આવા બીજા સેંકડો કારણો હોય છે સોફ્ટવેરમાં ફેરફાર કરવા માટે જવાબદાર અને દરેક ફેરફાર થી સોફ્ટવેર જટિલ બને છે આવું શા માટે છે કારણ એ છે કે જે નાના ફેરફારો થાય છે ઉદાહરણ તરીકે કોઈ ભૂલ સુધારવી કોઈ નવી ફંકશનાલીટી ઉમેરવી વગેરે આપણે ફક્ત સોફ્ટવેરમાં નાનો ફેરફાર કરીએ છીએ પ્રારંભિક સોફ્ટવેર સારી ડિઝાઇન વગેરે થી વિકસિત થાય છે પરંતુ દરેક નાના ફેરફાર ડિઝાઇનને બદલે છે અથવા વધુ ખરાબ કરે છે આ નાના સુધારાઓ તરીકે વિકસિત થાય છે અને તેથી આ સોફ્ટવેરને વધુ જટિલ સમજવા માટે વધુ મુશ્કેલ ફેરફાર કરવામાં વધુ મુશ્કેલ બને છે હવે ચાલો આપણે આ વ્યાખ્યાનમાં જે મૂળ પ્રશ્નનો ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે જોઈએ તે છે સોફ્ટવેર ક્રાયસીસ પાછળનું કારણ શું છે સોફ્ટવેર ક્રાયસીસના લક્ષણો કહીતો તે છે નબળી ગુણવત્તાવાળા સોફ્ટવેર વિલંબિત પ્રોજેક્ટ્ પ્રોજેક્ટની નિષ્ફળતા અને વધુ ખર્ચાળ વગેરે ઘણાં કારણો છે જે સોફ્ટવેર કટોકટીમાં ફાળો આપે છે પ્રથમ કારણ એક મોટી સમસ્યા છે હવે સોફ્ટવેરમાં હજારોની સંખ્યામાં ફંકશનાલીટીઓ આવેલી છે સરળ સોફ્ટવેર પેકેજોમા પણ નબળું પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચિંતાનો વિષય છે કારણ કે ઘણા પ્રોજેક્ટ્ યોગ્ય પ્રોજેક્ટ મેનેજર વિના અને યોગ્ય પ્રોજેક્ટ મેનેજમેન્ટ સ્કીલ વિના વિકસિત થાય છે અને આ સોફ્ટવેર ક્રાયસીસનું એક મુખ્ય કારણ બન્યું છે શા માટે પ્રોજેક્ટ્સ મોડા પહોંચતા નિષ્ફળ જાય છે વગેરે ત્રીજો મુદ્દો છે સોફ્ટવેર એન્જિનિયરિંગની પૂરતી તાલીમનો અભાવ ડેવલપર થોડા ડોમેન નોલેજ સાથે સોફ્ટવેર બનાવાનુ શરૂ કરે છે પરંતુ તે પછી તેઓ સોફ્ટવેર એન્જિનિયરિંગની મુશ્કેલીઓ ડિઝાઇન માટેની આવશ્યકતાઓની સ્પેસિફિકેશન ટેસ્ટિંગ અને ફેરફાર મેનેજમેન્ટ વગેરે ને નજર અંદાજ કરે છે કુશળ માનવશક્તિની અછતના ટર્નઓવર માં વધારો અધૂરા પ્રોજેક્ટ અને અધૂરા પ્રોજેક્ટ વચ્ચે મુખ્ય માણસોનું છોડીને જવું એ સામાન્ય અને પ્રોજેક્ટને વિલંબિત કરતા કારણ છે અને અન્ય કારણ ઉત્પાદકતામાં ઓછા સુધારણા છે મોટા પ્રમાણમાં સોફ્ટવેર પાસે એ તમામ સ્વચાલિત ટૂલ્સ હોવા છતાં મેન્યુઅલ કાર્ય રહ્યું છે હજી પણ ઘણા બધા કોડ મેન્યુઅલી લખવાની જરૂર પડે છે ઘણું ટેસ્ટિંગ જાતે જ કરવું પડે છે વગેરે તો પછી ચાલો સમજીએ બીજો મુળભુત પ્રશ્ન તે છે કઈ રીતે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ બીજા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ થી અલગ પડે છે મને ફક્ત એ વાતનું પુનરાવર્તન કરવા દો કે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અન્ય સોફ્ટવેર વિનાના પ્રોજેક્ટ્સના સંચાલન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે પ્રથમ સમસ્યા એ છે કે સોફ્ટવેર ઇન્ટેજીબલ છે તમે સોફ્ટવેર ને પૂર્ણ કરી અને ચલાવશો નહીં ત્યાં સુધી તમને દેખાશે નહીં ફક્ત સ્ક્રીન પર કંઈ થતું દેખાશે નહીં ત્યાં સુધી આ ફક્ત એક ડોક્યુમેન્ટ અથવા તો પ્રોગ્રામ છે તમે આ ડોક્યુમેન્ટ અથવા પ્રોગ્રામને જોઈ એ નહિ વિચારી શકો કે કેટલો બાકી છે કદાચ મોટા પ્રમાણમાં પ્રોગ્રામિંગ કર્યું હોવા છતાં પણ સોફ્ટવેર ખૂબ જ બાકી હોય કારણકે ઘણી બધી ભૂલો સુધારવી અને ટેસ્ટિંગ કરવી જરૂરી હોય છે શું મુશ્કેલ છે આપણે જોઈ શકતા નથી તેને મેનેજ કરવું ઉદાહરણ તરીકે વિશાળ ઈમારતનું બાંધકામ અહીંયા પ્રોજેક્ટ મેનેજર અંદાજ લગાવે છે કે ઇમારતના બાંધકામ અંદાજે છ મહિના લાગશે વિશાળ બિલ્ડિંગ માટે છ મહિનામાં બહારનો ભાગ પૂર્ણ થાય પછી અંદર નો ભાગ કરવો વગેરે કોઈપણ સમયે તે ચોકસાઇથી કરી શકે છે કે કેટલું કામ બાકી છે પરંતુ સોફ્ટવેરમાં શક્ય નથી બીજી મુશ્કેલી છે ફેરફારની અસર ધારો કે ઇમારતનો પ્રોજેક્ટ ઇમારતમાં તમે નાનો ફેરફાર કર્યો તમે જાણો છો કે તેની અસર શું હશે અને તમે તેનો અંદાજ લગાવી અને નાનો જરૂરી ફેરફાર કરશો પરંતુ બીજી તરફ સોફ્ટવેરમાં આ વસ્તુ બહુ જ જટિલ છે તમે કોઈ ફેરફાર કરશો બીજા કોઈ ફેરફાર નો પ્રયત્ન કરશો અને જોશો કે બીજી ઘણી વસ્તુઓ કામ નથી કરતી અથવા તો ખોટી રીતે કામ કરે છે તેથી ફેરફારની અસર અન્ય પ્રોજેક્ટમાં શોધવી ખુબ સરળ છે પરંતુ સોફ્ટવેર પ્રોજેક્ટમાં એટલું જટિલ છે કે તમે ફેરફારની અસર નું એસ્ટીમેશન કરી શકતા નથી પરંતુ દુર્ભાગ્યવશ સોફ્ટવેરમાં બહુ જ જલ્દી ફેરફાર જરૂરી હોય છે અને તે સોફ્ટવેર નો એક ફાયદો પણ છે કે તમે તેમાં ફેરફાર ઝડપથી કરી શકો છો અને તેથી સોફ્ટવેરમાં ફેરફાર ની વિનંતીઓ હાર્ડવેર કરતા લાખો ગણી વધારે હોય છે જ્યારે તમે હાર્ડવેર બનાવતા હોય ત્યારે ફેરફારને વિનંતી આપતા પહેલા બે વખત વિચારો છો કારણકે હાડવેર માં ફેરફાર ઉમેરો ખુબ અઘરો હોય છે તે સંપૂર્ણ ફરીથી બનાવવું પડે છે જ્યારે બધાને ખબર છે કે સોફ્ટવેર માં ફેરફાર કરી શકાય છે અને તેથી ખુબજ મોટી સંખ્યામાં ફેરફારની વિનંતીઓ આવે છે ત્રીજી મુશ્કેલી એ છે કે ઇમારતના બાંધકામ ની તુલનામાં સોફ્ટવેર પ્રોજેક્ટ એ બૌધ્ધિક કામ છે કે જ્યાં ઈંટો મૂકવાની છત બનાવવાનું બાઉન્ડ્રી દીવાલ બનાવવાની કલર કામ કરવાનું વગેરે આ બધું મોટા પ્રમાણમાં મેન્યુઅલ હોય છે અને મેન્યુઅલ વર્ક નું અનુમાન સહેલું છે તમે સહેલાઈથી અનુમાન લગાવી શકો છો કે એક પેઇન્ટર કેટલુ પેઇન્ટિંગ કરશે પ્રતિદિવસ અથવા એક મજુર કેટલી ઈંટો મુકશે પ્રતિ દિવસ વગેરે જ્યારે સોફ્ટવેરે બૌદ્ધિક કાર્ય છે એ અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે કે કોઈ જે કાર્ય કરી રહ્યું છે તે કેટલું જટિલ છે અને કેટલુ પૂર્ણ થઇ શકશે તેથી બીજા પ્રોજેક્ટ અને સોફ્ટવેર પ્રોજેક્ટમાં મુખ્ય ત્રણ તફાવત છે પહેલી વસ્તુ કે તમારે અદ્રશ્ય વસ્તુને મેનેજ કરવાની છે અને જે અદ્રશ્ય છે તેને મેનેજ કરવું મુશ્કેલ છે બીજી વસ્તુ કે પ્રોજેક્ટમાં ફેરફાર વારંવાર આવતા હોય છે અને આ ફેરફારની અસરનું અનુમાન પણ મુશ્કેલ છે ફેરફારની અસર ખૂબ વિશાળ હોય છે અને તેનું અનુમાન મુશ્કેલ હોય છે ત્રીજી વસ્તુ કે આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં હોવું જરૂરી છે આપણે બૌદ્ધિક કાર્યને મેનેજ કરવું જ પડે મેન્યુઅલ કાર્યની તુલનામાં આ ખૂબ જ મોટી મુશ્કેલી છે મેન્યુઅલ કાર્યમાં આપણે સરળતાથી અનુમાન લગાવી શકીએ છીએ કે દિવસમા કેટલું કામ થશે મુશ્કેલીની જટિલતા કેટલી છે વગેરે બૌદ્ધિક કાર્યોમાં ના તો આપણે જટિલતા નું અનુમાન લગાવી શકીએ છીએ કે ના તો કેટલા પ્રયત્નો લાગશે તેનું અને આ આપણને એક પ્રશ્ન તરફ લઈ જાય છે કે શું પ્રોજેક્ટ મેનેજમેન્ટ તે મુશ્કેલ છે એવું આપણે ઉપર ચર્ચા પરથી ધારી શકીએ તે બીજા પ્રોજેક્ટ કરતા મેનેજ કરવું ખૂબ મુશ્કેલ છે સોફ્ટવેર અદ્રશ્ય છે અને તે મેનેજ કરવું ખુબ જ અઘરુ છે જે જોઈ શકાતું નથી આ બૌદ્ધિક અને જટિલ કાર્યનું મેનેજમેન્ટ છે બદલાતી ગ્રાહકની જરૂરીયાતો એ નિયમ છે અપવાદ નહીં અને માણસોની અવર જવર તમે કદાચ કોઈ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર હશો અને તમને ખબર પડશે કે અમુક મુખ્ય ડેવલપર પ્રોજેક્ટ છોડી અને જતા રહ્યા અને તે લોકો જોડે ડોમેન નોલેજ હશે અને એકવાર તેઓ ચાલ્યા જશે તો તે ખૂબ જ અઘરું થઈ જશે કે બીજા માણસો મેળવવા કે જે તેઓના કાર્યને સમજી શકે અને ડેવલપમેન્ટને ફરીથી જે તે સ્થળે થી આગળ વધારી શકે આ બધી મુખ્ય મુશ્કેલીઓ છે જે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજરે સામનો કરવો જ પડે છે પરંતુ બીજા ઘણા નાના કારણો હોય છે જે અહીંયા દર્શાવ્યા નથી પરંતુ આગળ વધતા પહેલા આપણે ચર્ચા કરીએ કે પ્રોજેક્ટ શું છે ટાષ્ક અને એક્સપ્લોરેશન કરતા તે કેવી રીતે અલગ છે કાર્ય એ દૈનિક નોકરી છે ઉદાહરણ તરીકે કહીએ તો ફિલ્મની ટિકિટ ખરીદી અથવા તો વિડીયો લેકચર જોવો આ બધા કાર્ય અથવા નોકરી છે આ ખૂબ ઓછી અચોક્કસતા સાથેની ખૂબ સારી રીતે વ્યાખ્યાયિત સારી રીતે સમજાયેલી પ્રવૃત્તિનું પુનરાવર્તન છે એક લેક્ચર જોઈ રહ્યા છો તો તમને ખબર છે કે તમારે ત્યાં બેસવું પડશે અને જોવું પડશે તમારે ત્યાં અડધો કલાક બેસવું પડશે જ્યારે બીજી બાજુ સંશોધનમાં પરિણામ ખૂબ જ અનિશ્ચિત છે ઉદાહરણ તરીકે કેન્સર નો ઉપાય શોધવો અથવા તો ગ્લોબલ વોર્મિંગનો ઉપાય શોધવો તેથી આ બધા સંશોધન છે કે જેનું પરિણામ અનિશ્ચિત છે તમે ક્યારેય ન જાણી શકો તમારા કાર્યને સફળતા મળશે કે નહીં પ્રોજેક્ટએ પ્રોજેક્ટમાં રહેલ પડકાર અને અમુક દૈનિક ક્રિયાઓનો સમાવેશ છે અને એ જ કારણ છે કે શા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અહીંયા મહત્વનું છે કારણકે કાર્ય અને સંશોધનમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ની જરૂર હોતી નથી તેઓ સંપૂર્ણ નવીન કાર્ય છે જ્યારે પ્રોજેક્ટ એ છે જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ મહત્વની વસ્તુ છે આ પ્રારંભિક ચર્ચા સાથે અમે અહીં અટકીશું અને આગળના વ્યાખ્યાનમાં આ બિંદુથી આગળ વધારીશું